એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ માટેના આ અભ્યાસક્રમમાં પહેલો વ્યાખ્યાન છે જેમાં આ બે ખૂણા પરના એનિમેશન એ આપણને પ્રેરણા આપે છે કે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ નો અભ્યાસ કરવાની શા માટે જરૂર છે તન્ય સામગ્રીથી બનેલા આ બંધારણોની એક અદભૂત નિષ્ફળતાઓ છે તે બધું બરડ ઢબમાં નિષ્ફળ જાય છે અન્ય બે ખૂણા પરના એનિમેશનઓ ફ્રેક્ચર મિકેનિક્સ ની અંદર મોડેલિંગના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તમારી પાસે તિરાડ છે અને આ દરેક તિરાડ ના મુખ અલગ અલગ તરફ આગળ વધી રહ્યા છે તો તમારી પાસે આ મોડ I તરીકે છે અહિયાં ખુલી રહ્યું છે આ સ્લાઇડિંગ છે આ મોડ II તરીકે ઓળખાય છે આને ફાટી જવાની ક્રિયા કહે છે તેને મોડ III પણ કહેવામાં આવે છે તો આપણે પહેલાં ફ્રેક્ચર મિકેનિક્સ ના પાસાઓમાં જઈએ છીએ સૌથી પહેલા તેનો ઇતિહાસ જોઈએ આની અંદર ઇતિહાસ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈપણ વિષયના વિકાસ માટે આપણે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ સુધી પહોંચવા માટે લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા છે તે જોવાનું રહેશે જો આપણે ખરેખર એ જોઈએ છીએ તો તે માત્ર ઓગણીસમી સદીનું છે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી એ સમયે તમે બંધારણીય કાર્યક્રમો માટે ધાતુઓના ઉપયોગમાં પ્રચંડ વધારો જોશો પહેલા ના સમયમાં લોકો ધાતુથી બનેલા બાંધકામોનો ઉપયોગ નતાં કરતાં ત્યારે ધાતુઓના અલગ અલગ વિસ્ફોટકનો ઉપયોગ થતો હતો જ્યારે પણ તમે આ ધાતુઓના વિસ્ફોટકનો ઉપયોગ કરો છો ત્યારે તમારે એવું સમજવાની જરૂર છે કે તેની બંધારણીય વર્તણૂકકો કેવી હોય છે આ વસ્તુને સમજવા માટે લોકો એ સરળ પરીક્ષણોને ઘડી નાખ્યા છે આના માટે એક પદ્ધતિ પણ વિકસાવી છે આની અંદર કલા અને વિજ્ઞાન એ શું છે અહિયાં એ બંને વચ્ચેનો તફાવત પણ જોવો પડશે વાસ્તવમાં આમાંના ઘણા વૈજ્ઞાનિકનો વિકાસ મૂળરૂપે કલા તરીકેનો અભ્યાસ કર્યો હતો જો તમે ઘોડાના પ્રખ્યાત શિલ્પ પર નજર નાખશો તો એમાં ઘોડાના બે પાછળના પગ પર ઊભા રહેવાની રચના છે જેને લિયોનાર્ડો દા વિન્સી દ્વારા પ્રખ્યાત કરવામાં આવી હતી આ માત્ર તેનો વિચાર હતો કે આ ડીઝાઇન કેવી રીતે કરાવી જોઈએ અન્ય લોકો એ જાણતા ન હતા કે તેમની પાછળનો મુખ્ય સિદ્ધાંત શું હતો તો આને શરૂ કરવા માટે એક કળાની જેમ અભ્યાસ કરવામાં આવ્યો હતો આમાં બહુ જ ઓછા વ્યક્તિઓને આ કળા બાબતે ખ્યાલ આવ્યો હતો કે આ બંધારણ વાસ્તવિકતામાં કેવી રીતે વર્તે છે એક વખત આ અભ્યાસમાં વધુને વધુ લોકો સામેલ થઈ જાય એના પછી લોકો પરીક્ષણો શરુ કરાશે અને આ એક પ્રકારનો ગાણિતિક માળખા ઘડવાનો પ્રયાસ કર્યો છે અને સમીકરણોની સમજણ મેળવવાનો પ્રયાસ કર્યો છે એકવાર તમારી પાસે તે સમીકરણો આવી જાય એ પછી તમે ઘણા લોકોને આ અભ્યાસ કરવા માટે તાલીમ આપી શકો છો આ પછી એક વિજ્ઞાન બની જાય છે આને પ્રારંભિક તબક્કાઓમાં જોશો કે લોકોએ તેનો ઉપયોગ એક કલા તરીકે કર્યો હતો પછીથી જ તે એક વિજ્ઞાન તરીકે વિકસિત થયો છે મેં આનો ઉલ્લેખ અહિયાં કર્યો છે જ્યારે પણ તેઓએ ધાતુઓથી બનેલી રચનાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેઓને આપત્તિજનક નિષ્ફળતાઓનો સામનો પણ કરવો પડ્યો હતો તમારી પાસે તેને અટકાવવાનું કાર્ય છે એની ડિઝાઇનને એવી રીતે બનાવવી કે જેના કારણે તે સારી રીતે કાર્ય કરી શકે છે અટકાવા માટે હવે તમારે શું કરવું પડશે તમારે એમાં પાછા જવું પડશે અને તેને શોધવું પડશે તમે આને કેવી રીતે અટકાવી શકો છો જો તમે એ વસ્તુને જોશો તો તમે સમજશો અને જાણશો કે દબાણ વાહિની એ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે તમે જાણો છો કે આધુનિક વિજ્ઞાનમાં સૌથી પહેલો વિકાસ એન્જિનનો થયો હતો અને આ લોકોમોટિવ્સમાં બોઈલરો પણ હતા અને બોઈલરમાં દબાણ વાહિનીઓ હોય છે આપણે રોજિંદા જીવનમાં ઘણીબધી દબાણ વાહિનીઓનો ઉપયોગ કરીએ છીએ આપણે ઈન્ડેન ગેસ સિલિન્ડરનો વપરાશ કરીએ છીએ તેને દબાણ વાહિની કહેવાય છે જો તમે રસોડામાં જુઓ તો આપણી પાસે કૂકર એ દબાણ વાહિની તરીકેનું કામ કરે છે બીજી બાજુ જો તમે એરક્રાફ્ટ માં જુઓ તો તે પણ એક પ્રકારની દબાણ વાહિની કહેવાય છે દબાણ વાહિની એ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે આને આપણે સારી રીતે સમજવાની જરૂર છે પરંતુ તમારી પાસે બોઈલરના આપત્તિજનક અકસ્માતો છે તો આનો અર્થ શું થાય છે આ સમયએ અકસ્માતો ને રોકવા માટેનું પૂરતું જ્ઞાન જ નથી આપણે એમાં શું કરવાની જરૂર છે એ નક્કી કરવું પડે છે આને શોધવામાં સક્ષમ હતા કે આમાંના કેટલાક અકસ્માતો જે નબળી ડિઝાઇનને કારણે થયા હતા જેમાં પાછળથી સામગ્રીની વધુ સારી પસંદગી અને સુધારેલી ઉત્પાદન પદ્ધતિઓ દ્વારા સુધારવામાં આવી હતી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જો તમે કોઈપણ વૈજ્ઞાનિક વિકાસને જુઓ છો તો ભૌતિક વિકાસ નો હંમેશા સમાંતર રીતે વિકાસ થયો હતો જેમ જેમ લોકો માળખાકીય વર્તણૂકને સમજે છે તેમ તેમ તેઓને લાગે છે કે તે ઉત્પાદન પદ્ધતિઓ સમાન ભૂમિકાઓ ભજવે છે તમારી પાસે ઉત્પાદન પદ્ધતિને અલગ પાડતી ડિઝાઇન નથી તમારી પાસે એકીકૃત ડિઝાઇન જ હોવી જરૂરી હોય છે આ રીતે હવે આધુનિક ડિઝાઇનમાં કોઈપણ પ્રકારની ડિઝાઇનના દૃશ્યને જોઈએ છીએ તો તેમાં ઉત્પાદન અને ડિઝાઇનને સંકલિત કર્યું હોય છે પરંતુ લોકો વ્યક્તિગત રીતે ડિઝાઇન કરતા નથી આ બધી વાત અગાઉના ઇજનેરોને પણ ખબર હતી અને આમાં તેઓએ એ જોવાનો પ્રયાસ કર્યો હતો કે આ આપત્તિજનક અકસ્માતોનું કારણ શું હતું ત્યારે તેઓએ આ ઓળખી કાઢ્યું કે તે નબળી ડિઝાઇનને કારણે થતું હતું એ સમયે તેઓ આ ડીઝાઇન ને સુધારવા માટે સક્ષમ હતા જ્યારે તેમને જણાવ્યુ કે સામગ્રીની મજબૂતાઈમાં સુધારો કરવો જરૂરી છે ત્યારે તેઓ સામગ્રીને મિશ્રિત કરવા માટે ગયા અને નવી સામગ્રીને વિકસાવી અને તેઓએ ઉત્પાદન પદ્ધતિઓમાં પણ સુધારોઓ કર્યા હતા આ બધામાં સુધારા માટે અવકાશ હતો તેના કારણે તમે એક તબક્કા સુધી પહોંચી શકો છો જ્યાં તમને તે મળી જાય છે તમે બધું સમજી ગયા છો કે આનાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ એવું નથી પણ તમે જોશો કે ત્યાં એક અદભૂત નિષ્ફળતાઓ મળે છે જે વીસમી સદીના પ્રારંભિક ભાગમાં આવી હતી કારણ કે અમુક સમયે તમે જે નક્કી કરો છો એવું નથી થતું અહિયાં માળખું શું હોય છે એનું કાર્ય શું છે તેઓ વાસ્તવિક રીતે સેવાની સ્થિતિમાં કેવી રીતે વર્તે છે અહિયાં જોયે તો સમજણમાં જ ખામી છે આપણા સરળ અને ઉપચારાત્મક ઉકેલો કે જેમાં ડિઝાઇનમાં સુધારા કરવા અથવા સામગ્રીને બદલવી એ જ પૂરતું નથી હોતું આ બધી વસ્તુના કારણે ઘણીબધી અદભૂત નિષ્ફળતાઓ મળી છે જેને વાસ્તવિક સેવાના ભાર નીચેની એક ભૌતિક વર્તનને સમજવા માટેની ખામીને ખોલી નાખી છે તો આમાં એકવાર સમજો કે તમારી પાસે એક અદભૂત નિષ્ફળતાઓ છે અને તમારે તેનો સામનો કરવો પડશે જેમાં બીજો કોઈ રસ્તો નથી આ નિષ્ફળતાઓનું આત્મનિરીક્ષણ અને વિશ્વભરના ઘણા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિબદ્ધ કાર્ય કરાયું છે આ બધું ફ્રેક્ચર મિકેનિક્સ ના વિકાસ તરફ લઈ ગયું છે અહિયાં આપણે આ અદભૂત નિષ્ફળતાઓ પર વિગતવાર અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ આને સારી રીતે શીખો સમજો અને દરેક કેસ માટે એને શોધવાનો અને કયા પાસાને સુધારવાની જરૂર છે તેને સમજવાનો પ્રયત્ન કરો આને આપણે થોડી વાર પછી જોઈશું હવે આપણી પાસે અહિયાં અભ્યાસક્રમની રૂપરેખા છે જેમાં ખૂબ જ સંક્ષિપ્તમાં વર્ણવેલું છે ફ્રેક્ચર મિકેનિક્સમાં મૂળભૂત રીતે અલગ શું હોય છે અહિયાં તમે મટીરીયલ ઓફ સ્ટ્રેન્થ અથવા મીકેલનીકસ ઓફ solid અથવા એડવાન્સ મીકેલનીકસ ઓફ સોલીડનો અભ્યાસ કરી રહ્યાં છો આ બધા અભ્યાસક્રમોમાં સામગ્રી એ સામન તરીકે કાર્ય કરે છે તે એક ઈલાસ્ટીક સાતત્ય તરીકે વર્તે છે જે ખામીઓ જન્મજાત તરીકે ક્યારેય ઓળખતી નથી આમાં કેટલીક અદભૂત નિષ્ફળતાઓ પણ ખુલી છે સેવાઓમાં જન્મજાત પ્રકારની ખામીઓ વધે છે અને તે નિષ્ફળતાની તરફ લઈ જાય છે ફ્રેક્ચર મિકેનિકસ નું મૂળભૂત પાસું એ છે કે તે બંધારણમાં જન્મજાત ખામીઓની ભૂમિકાઓની કામગીરી અને જીવનમાં કેટલી અસર કરે છે તેને ઓળખવાનું કામ કરે છે અહિયાં તમારે આ ફ્રેક્ચર મિકેનિકસ ની તકનીકી એપ્લિકેશન એ શું કાર્ય કરે છે એને સમજવાની જરૂર છે અને ખામીઓની ભૂમિકાઓને સમજીએ તો પણ એ બંધારણના ડિઝાઇનને કરવા માટે મદદ કરતું નથી તમારે આ બધા જ્ઞાનનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવો પડશે હવે અહિયાં તમારી પાસે જે છે તે તમને નુકશાનની સહ્ન્શીલતાની ડિઝાઇનના માર્ગ નો ખ્યાલ આપે છે આપણે જાણીએ છીએ કે જન્મજાત ખામીઓ હોય છે અને આપણે એને શોધવાની જરૂર પડે છે જ્યારે પણ જન્મજાત ખામીઓ હોય ત્યારે હું તેને કેવી રીતે સહન કરી શકું છું હું મારી આ ડિઝાઇન પદ્ધતિને કેવી રીતે બનાવું છું જેનાથી તે નુકસાન સહન કરી શકે જો મારે તે કરવું હોય તો મારી પાસે નુકશાન સહનશીલતા હોવી જોઈએ આપણે બસ એ જ સમજવાની જરૂર છે કે સેવામાં જન્મજાત ખામીઓ કેવી રીતે વધે છે અને તે ક્યારે જટિલ બની જાય છે તમારે એક વધુ ડેટાને ભેગું કરવાની જરૂર છે તમારે વધુ સારી રીતે સમજવાની પણ જરૂર છે સેવામાં તિરાડ કેવી રીતે વધે છે અને સમય જતા તેનું નિરીક્ષણ કરવું પડે છે તમે નુકશાન સહનશીલતા ડિઝાઇનના માર્ગને શરૂ કરો તે પહેલાં તમારે આ પ્રકારનો ડેટા ભેગો કરવો પડશે અને આમ જોઈએ તો આના માટે તિરાડના વિકાસની રચના અને સામગ્રીના વતર્નની સમજ રાખવી જરૂરી છે તિરાડના વિકાસ માટેની ઘણીબધી પદ્ધતિઓ છે અને જો તમે ખરેખર એમાં જોશો તો ફ્રેક્ચર મીકેનીક્સ એ વિવિધ પ્રકારના વિભાગોમાં આવરી લે તેવું વ્યાપક ક્ષેત્ર છે તમારી પાસે તણાવનું વિશ્લેષણ અને ડિઝાઇન હોવું પણ જરૂરી છે તમારી પાસે સામગ્રી વિજ્ઞાન નું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તિરાડના વિકાસ ઉપર દેખરેખ રાખવા માટે અને સમય સાથે તેનું નિરીક્ષણ કરવા માટે બિન વિનાશક પરીક્ષણનો ઉપયોગ કરવાની જરૂર છે આ ત્રણ ક્ષેત્રોના સંગમથી ફ્રેક્ચર મીકેનીક્સ માં શું થાય છે તેની સમજણ આપે છે આમ તો થોડી વાર પછી આપણે વિગતવાર જોઈશું તમે તણાવનું વિશ્લેષણ અને ડિઝાઇનમાં કયા પાસાઓનો ઉપયોગ કરશો તમે સામગ્રી વિજ્ઞાનમાં કયા પાસાઓનો ઉપયોગ કરશો અને બિન વિનાશક પરીક્ષણમાં કયા પાસાઓને જોઈએ છીએ હું તો એવું ઈચ્છું છું કે તમે આનું એક સારું ચિત્ર બનાવો આ એક અખરોટના શેલ જેવું જ દેખાય છે ફ્રેક્ચર મીકેનીક્સ એ શું છે એને સમજાવા માટે તમારી પાસે સામગ્રી નું જ્ઞાનબિન વિનાશક પરીક્ષણ તણાવનું વિશ્લેષણ અને ડિઝાઇનનું મિશ્રણ હોવું જરૂરી છે પ્રકરણની સુચિ અને એના વિશેની બધા મુદ્દાઓ આ અભ્યાસક્રમમાં લેવામાં આવશે હવે આ અભ્યાસક્રમમાં શું હશે તેની વિગતવાર રૂપરેખા આપુ છું મારી પાસે પ્રથમ ફ્રેક્ચર મીકેનીક્સ ઉપર છ વ્યાખ્યાનનો સમૂહ છે જેને તિરાડ ના વિકાસ અને ફ્રેક્ચર મીકેનીક્સ દ્વારા અનુસરવામાં આવશે તમે આમાં જાણો જ છો કે આ રૂપરેખા માટેની તમે કેટલીક ટર્મિનોલોજીને નહીં જાણી શકો પરંતુ તમે ચોક્કસપણે એ જાણી શકશો કે ફ્રેક્ચર મીકેનીક્સ માં વપરાતી જાર્ગોન એ શું હોય છે એને આ જ રૂપરેખામાંથી મેળવી શકો છો આ વસ્તુ પરથી તમને ખ્યાલ આવશે કે આ અભ્યાસક્રમનું માળખું શું હોઈ શકે છે આ અંદાજિત વ્યાખ્યાનના કલાકો છે આપણી પાસે વ્યાખ્યાન વધારે હોય અથવા ઓછા હોય તેનાથી કઈ ફર્ક નથી પડતો આને ઊર્જાના મુક્તિ દર દ્વારા અનુસરવામાં આવે છે તે લગભગ છ વ્યાખ્યાન માટે હશે પછી તમારી પાસે થિઅરી ઓફ ઇલાસ્ટીસીટીના આલોચન કરવાનું હશે આ બે વ્યાખ્યાન માટે હશે કારણ કે તમારી પાસે તિરાડ સંકેત તણાવ અને વિસ્થાપન ક્ષેત્રના સમીકરણોને વિકસાવવા માટેનું સાદું જ્ઞાન હોવી જરૂરી છે તેથી આ લગભગ છ વ્યાખ્યાન માટે હશે અને આના પછી તમારી પાસે ફ્રેક્ચર ની રચનાઓ હશે તમારી પાસે તણાવની તીવ્રતાના પરિબળો નામનું પરિમાણ હશે જેને SIF તરીકે ઓળખવામાં આવે છે આપણે આવા વિવિધ ભૂમિતિઓ અને લોડિંગના માટે જોઈશું આ ફક્ત ત્રણ વ્યાખ્યાન માટેનું છે અને જો તમે આને ખરેખર જોશો તો આ બધા પ્રકરણ માટે તમારી પાસે એનિમેટેડ સ્લાઇડ્સનો આધાર પણ હશે જે તમને ખૂબ જ અનુકૂળ પ્રકારના મુદ્દાઓને સમજવામાં મદદ કરશે ઉદાહરણ તરીકે તિરાડનો વિકાસ અને ફ્રેક્ચર ની રચનામાં આપણે બરડ ફ્રેકચર વિશે વાત કરીશું આપણે નરમ ફ્રેક્ચર વિશે પણ વાત કરીશું અને આપણે ઘણા તિરાડ વિકાસની પદ્ધતિઓને પણ જોઈશું ટૂંકમાં અહિયાં આ એનિમેશન બતાવે છે કે જ્યારે નબળાઈની પ્રક્રિયા દ્વારા તિરાડ એ વધતી જાય છે ત્યારે શું થાય છે અહિયાં મેં અમુક જ પ્રકરણને બતાવવાનું આયોજન કર્યું છે એનિમેશનના પ્રકાર કે એ તમને માહિતીના પ્રકારને જોવા માટે એક પ્રેરણા આપે છે આવા પ્રકાર નું તમે આ અભ્યાસક્રમમાં શીખી શકશો ફ્રેક્ચર મીકેનીક્સ નો એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય એ ઊર્જા મુક્તિ દર છે તમે અનિવાર્યપણે એ જાણવા માગો છો કે ફ્રેક્ચરને ફેલાવવા માટે જરૂરી ઊર્જા કઈ હોય છે પરંતુ આપણે આમાં શું કરીશું આપણે તેને બંધ કરવા માટે જરૂરી ઊર્જાને શોધીશું આપણે તેનો ગાણિતીક રીતે વિકાસ કરીશું અને આપણે પરિસ્થિતિને આદર્શરૂપ બનાવીશું આપણે શોધીશું કે ફ્રેક્ચરને વધવા માટે કઈ ઊર્જા ની જરૂર પડે છે એટલે કે ફ્રેક્ચરમાં ક્યાં પરિમાણ ની જરૂર પડશે આપણે સંદર્ભમાં એ પણ જોઈશું કે સંદર્ભ ભાર તેમજ સંદર્ભ વિસ્થાપન માટે કઈ ઊર્જા એમાં ઉપલબ્ધ છે અને આપણે ઊર્જા મુક્તિ દર તેમજ પ્રતિકાર શક્તિ વિશે પણ વાત કરીશું આ બધા મુદ્દાઓ ઊર્જા મુક્તિ દરના વિષય નીચે આવશે હવે આપણે તિરાડ સંકેત તણાવ અને વિસ્થાપન ક્ષેત્ર તરફ આગળ વધીએ છીએ જો તમે આને કાળજીપૂર્વક જોશો તો તમે જાણોશો કે તમારી પાસે આમાં ગિયર દાતા પણ મળશે અને આમાં તમારી પાસે તાણાયુક્ત મૂળ પટ્ટીમાં તિરાડ પણ મળશે અને હવે જો તમે આને નજીકથી જોશો તો અહિયાં આપણને બદલાવ જોવા મળશે અને હવે આને જુઓ તો આ પરિમાણ માટેની એક સંખ્યા માટેનું કાર્ય છે અહિયાં આ છ પરિમાણના માટે છે હવે આ પરિમાણને 2 3 4 5 અને 6 થી આપણે બદલીએ છીએ જ્યારે આપણી પાસે શ્રેણીમાં વધારે સંખ્યાઓમાં પદો હોય છે ત્યારે તમને આ ફ્રિન્જ નમુના માટેની એક ભૌમિતિક વિશેષતાઓને સારી રીતે પકડે છે આમ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે એક જ ક્ષણ માટે તમે ફ્રેક્ચર મીકેનીક્સ પર આવો તો તે માત્ર એક પ્રકારનું પ્રયોગ છે જે ખરેખર ઉચ્ચ ક્રમની શરતોને અને ફ્રેક્ચર પરિમાણ પ્રયોગના મૂલ્યાંકનમાં ઉપયોગિ છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે હવે આપણને આ સ્લાઇડમાં શું બતાવે છે અહિયાં આપણી પાસે ફોટોઇલાસ્ટીસીટીમાંથી આઇસોક્રોમેટિક્સ મળેલુ છે તમારી પાસે હોલોગ્રાફી માંથી આઇસોપેચિક્સ મળેલુ છે જેમાં આવશ્યકપણે સિગ્મા 1 વત્તા સિગ્મા 2 ની રૂપરેખાઓ અહિયાં મળી આવે છે અને તમારી પાસે યુ વિસ્થાપન આઇસોથેટિક્સ પણ છે જે મોઇરે અને vવી વિસ્થાપન આઇસોથેટીક્સમાંથી મળે છે અહિયાં તમારી પાસે બીજો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે જેમાં સમગ્ર વિકાસ થયો છે જેમાં આપણે મૂળ ભાગ તરીકે તિરાડ સંકેતને લઈશું અને x અક્ષ એ તિરાડ અક્ષ ની સાથે છે અને y અક્ષ તેને લંબ તરીકે છે અહિયાં આપણે r અને થીટા દ્વારા બિંદુને ઓળખીશું આ રીતે તમને તણાવ ક્ષેત્રના સમીકરણો મળશે એક પ્રયોગ તરીકે અને આ પ્રકરણના ભાગ રૂપે હું તમને અનંત શ્રેણીઓનો ઉકેલ આપીશ આગળનું પ્રકરણ એ તિરાડ સંકેત પરના પ્લાસ્ટિક વિકૃતિના નમુના ઉપર છે આ પ્રકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે પછી તમારી પાસે ફ્રેક્ચર મિકેનિક્સ માટેની એક નવી કસોટી તૈયાર થયેલી છે તમે તે ફ્રેક્ચર કઠોરતાના પરીક્ષણ વિશે શીખશો એના પછી તિરાડનું પ્રારંભ અને એના અંદાજીત જીવન વિશે શીખવાનું આવશે આ ખરેખર તિરાડના વિકાસને દેખરેખ કરવા માટે ફ્રેક્ચર મિકેનિક્સની ઉપયોગિતાઓને બહાર લાવવાનું કામ કરે છે આગળ હવે જે ઇનટીગ્રલ પર ચર્ચા કરીશું જ્યારે તમે રેખીય ઈલાસ્ટીક ફ્રેક્ચર મિકેનિક્સ થી ઈલાસ્ટોપ્લાસ્ટીક ફ્રેક્ચર મિકેનિક્સ અથવા બિન રેખીય ઈલાસ્ટીક ફ્રેક્ચર મિકેનિક્સમાં જવા માંગતા હોય ત્યારે જે ઇનટીગ્રલJ ઈન્ટીગ્રલ એ એક ઉપયોગી મુદ્દો છે આ એક મિશ્રણ ઢબના ફ્રેક્ચર દ્વારા અનુસરવામાં આવ્યુ છે અને અંતમાં આપણે તિરાડ અટકાવ અને સુધારા માટેના પધ્ધતિઓ પર પણ ટૂંકમાં ચર્ચાઓ કરીશું હવે આગળ અગાઉના પ્રકરણ માટેના મુદ્દાઓને પસંદ કર્યા છે એ પણ જોઈશું કે એમાં કેવા પ્રકારના મુદ્દાઓ આવે છે એ આપણે એમાં શીખીશું તિરાડ સંકેત પર પ્લાસ્ટિક વિસ્તારનો આ આકાર છે એમાં આપણું ધ્યાન આકર્ષિત કર્યું છે તેના માટે વિવિધ પ્રકારના નમુના પણ છે એમાં એ પણ જાણવા માગો છો કે પ્લાસ્ટિક વિસ્તારના નમૂનાની જાડાઈ કઈ રીતે બદલી શકાય છે

તે સપાટી ને કેવી રીતે જુએ છે તે અંદરની બાજુ કેવી રીતે હોય છે અને તમને એ પણ જાણવાની ઈચ્છા હશે કે તે તિરાડનું પ્રચાર એ કેવી રીતે અસર કરે છે અને તે પ્રારંભિક તબક્કામાં કેવી રીતે ફેલાય છે એના પછીના તબક્કામાં તે કેવી રીતે પ્રચાર કરે છે હવે ધારો કે તમારી પાસે તિરાડ છે અને તમારી પાસે પ્લાસ્ટિકનો ભાગ પણ છે તો આપણે તેને ગાણિતિક રૂપમાં કેવી રીતે બનાવીશું આ પ્લાસ્ટિક વિસ્તાર માટે તેની અનુકૂળતા ને ધ્યાનમાં રાખીને અમુક સરળ માર્ગ લેવામાં આવેલા છે તિરાડના પ્રારંભ અને અંદાજીત જીવન પરનું આ પ્રકરણ એ ફ્રેક્ચર મિકેનિક્સની વાસ્તવિકતાની ઉપયોગિતા બતાવે છે અને આમાં તમારે તેના વિગતવાર પરીક્ષણો કરવા પડશે જેમકે તિરાડ વૃદ્ધિના વળાંક માટે ના વિકાસ તમારે તિરાડ વૃદ્ધિ નું દેખરેખ કરવું પડશે કેમ કે એમાં ચક્રીય લોડિંગ લાગુ કરવું પડશે અને આમાંથી તમે સિગ્મોઇડલ વળાંક મેળવવાનો પણ પ્રયાસ કરોશો જે તિરાડના પ્રારંભ થી ફ્રેક્ચર સુધીનું દર્શાવે છે અહિયાં આ એક ચોક્કસ તબક્કો છે જ્યાં આ એક રેખા છે આ વિસ્તાર એ સ્ટ્રાઇશન્સની એક રચના દ્વારા એનો પ્રભુત્વ ધરાવે છે આ સ્ટ્રાઇશન્સ શું છે તેના માટે આગળ જોઈશું આ અહીંયા બતાવામાં આવેલું છે આ પેરિસના પ્રખ્યાત કાયદાના તરીકે ઓળખાય છે જે અંશને નિયંત્રિત કરે છે આ તિરાડના પ્રારંભની ભૂમિકા શું છે તે તિરાડ ને શરૂ કરવા માટે કેટલો સમય લે છે અને તેની વૃદ્ધિ માટે કેટલો સમય લાગાડે છે આ વસ્તુને બહાર કાઢે છે અને જ્યારે મારી પાસે વધારે પડતો ભાર થઇ જાય ત્યારે શું થાય છેત્યારે આ પ્રકાર નો આલેખ બતાવે છે છેલ્લે તમે જાણો છોએ રીતે તમારી પાસે તિરાડ અટકાવ માટે તેમજ તેને સુધારવું કેવી રીતે તેના માટેની પદ્ધતિઓ હોવી જરૂરી છે અહિયાં આ એક થીગડુ બતાવે છે અને તમે તેને શોધો છો કે મારી પાસે એક તિરાડ છે જે થીગડાને લંબરૂપ છે તેનું એક જ કારણ છે અહિયાં આ એક અન્ય મુદ્દા દ્વારા યોગ્ય પદ્ધતિઓમાં તિરાડના પુનઃપ્રારંભ ને વિલંબ કરાવાની પરીસ્થિતિમાં આવી ગયા છો આ તે જ છેજે તમે કરવા માંગો છો આ એક છિદ્રના કારણે તિરાડના પુનઃપ્રારંભ નું વિલંબ કરવાનું થાય છે હું અહિયાં આ અભ્યાસક્રમ માટે ફ્રેક્ચર મિકેનિક્સના વિવિધ મુદ્દાઓને બહાર લાવવા માટે ફોટોઇલાસ્ટીસીટી નો વ્યાપક રીતે ઉપયોગ કરીશ અહિયાં કુલ વ્યાખ્યાન લગભગ ચાલીસની આસપાસ હશે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ ત્યાં ઘણીબધી નાની નાની ભિન્નતાઓ જોઈશું અને આ વર્ગ પર પણ આધાર રાખે છે હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તેમાં આપણે ફ્રેક્ચર મિકેનિક્સનો સંપૂર્ણ અભ્યાસક્રમ એ શું છે તેની ટૂંકી રૂપરેખા જોવામાં આવી છે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમમાં આગળ વધીએ તેના પહેલાં આપણે શું શીખ્યા છીએ તેને પહેલા જોઈએ આપણે જે શીખ્યા તેની યાદ કરો અને એ પણ શોધો કે તે શું છે તેના જ્ઞાનનો આપણે ઉપયોગ કરી શક્યા છીએ કે નહી અગાઉમાં આપણે સમજયા એમાં શું ખામીઓ છે જેમાં તમે મટીરીયલ ઓફ સ્ટ્રેન્થ ના અભ્યાસક્રમ કર્યો છે જેને તાજેતરના દિવસોમાં સોલીડ ઓફ મિકેનિક્સ કહેવામાં આવે છે તમે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન ઉપયોગી છે પણ તે મર્યાદિત રૂપમાં છે અને તમે આમાં બીજું શું શીખો છો તમારી પાસે એક પ્રખ્યાત તાણયુક્ત પરીક્ષણ છે આમ તો તમે ફક્ત આ એનિમેશન ને જુઓ છો જ્યાં ખેંચવામાં આવતી લાકડી અને આલેખ વચ્ચે એક સુમેળ છે તવાણના પરીક્ષણને વાળવું અને ટોર્સનની સમીક્ષા અહિયાં તમે શું શોધો છો શરૂઆતમાં એક રેખીય ક્ષેત્રને શોધો છો પછી ઉપજ ક્ષેત્ર પછી તમે ખુબ આમાં કામ કરીને તાણયુક્ત તાકત પાસે પહોચો છો અને છેલ્લે તમારી મહેનત પછી ત્યાં આ એક સામગ્રીનું અલગતા જોવા મળે છે અને આ એક નરમ સામગ્રી મળે છે જો તમે ત્યાં ખરેખર જવા માંગો છો તો તમારી પાસે અહિયાં કોડ હાજર છે કેવા પ્રકારનાં નમૂનાનો ઉપયોગ કરવો પડશે અને તેને કેવી રીતે પકડવો જોઈએ એ જોવાનું છે છેલ્લે સપાટીની પૂર્ણાહુતિ સમયનો વિગતવાર કોડ શું હોવો જોઈએ એ અહિયાં હાજર છે તો હવે તમે શું કરવા જઈ રહ્યા છો તમે કોડને અનુસરવા જઈ રહ્યા છો અહિયાં આ પરીક્ષણને કરવા જઈ રહ્યા છીએ પરીક્ષણના અંતે અહિયાં તમને શું મળે છે તમને તણાવ તાણ વળાંક મળે છે અહીંયા તમે જે શોધો છો એ લાલ રંગના ભાગ તરીકે છે ઈલાસ્ટીક ક્ષેત્ર છે અને તમારી પાસે અહીંયા પ્લાસ્ટિક ક્ષેત્ર પણ છે ઈલાસ્ટીક ક્ષેત્રની તુલનામાં પ્લાસ્ટિક ક્ષેત્રનો વિસ્તાર ઘણો મોટો છે અહિયાં આ બધું મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયર્સ તરીકે ઓળખાય છે આ રચનાની ડિઝાઇન કરીએ છીએ જેમ કે આ ઘટકો ઈલાસ્ટીક ક્ષેત્ર તરીકે છે તમે આ આલેખમાંથી શું શીખો છો અહિયાં પહેલાં સામગ્રીની અલગ્યતા છે તમારી પાસે ખૂબ જ લાંબો સલામત વિસ્તાર પણ છે જ્યાં સામગ્રી એ પ્લાસ્ટિકના રૂપે વિકૃત થાય છે અને તમને તેની ચેતવણી આપે છે તે અલગ થાય એના પહેલાં જ્યારે હું બંધારણીય નિયમ માટે નરમ સામગ્રીનો ઉપયોગ કરું છું ત્યારે તમે એવું ધારો છો કે આ એ જ પ્રકારની વસ્તુ છે પરંતુ આવું ક્યારેય થયું નથી ખુબ જ નિષ્ફળતા મળીયા ના કિસ્સામાં જે અગાઉમાં બતાવ્યું હતું તમે એ જોયું કેઆ એક નરમ સામગ્રીથી બનેલી રચનાઓ છે તે અચાનક જ કાચની જેમ તૂટી ગઈ એવું કેમ થયું છે તે એક કયું પાસું હતું જે પરમ્પરાગત વિશ્લેષણનો નમુનો ન હતું અને તમે આ એનિમેશન માટે એક વધારે પાસને પણ જોઈ શકો છો આ એક નિયંત્રણવાળું એનિમેશન છે જેને અહિયાં આપણે કર્યું છે અને તમને એવું લાગે છે કે આ કાર્ય ફ્રેકચર નમૂનાના કેન્દ્રમાં થઈ રહ્યું છે જરાક પાછા જાઓ અને ત્યાં વિચારો જ્યારે તમે તમારા ઉપસ્નાતકના અભાયસ્ક્ર્મમાં કરેલા તાણના પ્રયોગને યાદ કરો છો ત્યારે એ શું આ રીતે થાય છે અહિયાંથી પાછા જાઓ અને વિચારો કે શું તે કેન્દ્રમાં જ થઈ રહ્યું છે મે જે રીતે બતાવ્યું હતું કે તે એક કેન્દ્ર તરીકે છે તે વિચારવા માટેનો મુદ્દો છે આ એક ખૂબ જ સરળ પરીક્ષણ છે અને આઇસોટ્રોપિક સામગ્રીના વર્તનને દર્શાવવા માટે ખુબ જ ઉપયોગી છે આપણે થોડી વાર પછી તે શું છે એના વિશે જોઈશું એના પછી આપણે વળવા તરફ આગળ વધીએ છીએ અને આ એક એવી વસ્તુ છે જેને તમે પ્રથમ સ્તરના અભ્યાસક્રમમાં શીખો છો તમે બીમના વળવા તરફ જાઈએ અને અહિયાં આપણે ચાર બિંદુના વળવા ને લઈએ છીએ અને તમે ફ્લેક્સરના સૂત્રનો વિકાસ કરો છો અને તમે એમાં શીખો છો કે વળવાના કારણે જે પણ તણાવ આવે છે તે પ્રતિકુળ વિભાગ ઉપર રેખીય હોય છે પ્રતિકુળ વિભાગની ઊંડાઈમાં પણ તે રેખીય હોય છે તમારી પાસે ટોચ ના ફાઈબર ઉપર સંકોચન છે અને તળિયાના ફાઈબરમાં તણાવ હોય છે અને અંદરનું કોર એ ભાર શેરિંગ માટે ફાળો આપતું નથી તમે જાણો છો એ રીતે આ ખૂબ જ ઉપયોગી છે તમે ખૂબ જ ઉપયોગી વસ્તુ શીખ્યા છો એમાં સામગ્રીની તાકતના અભ્યાસક્રમના વિશે શીખ્યા છો તમે જે પણ શીખ્યુ છે એ વ્યર્થ નથી જવાનું અહીંયા જે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે જ્ઞાન માટે છે જે તમે મેળવ્યું છે તે ખુબ જ મર્યાદિત છે તે જ્ઞાનની સાથે તમે એક ચોક્કસ પ્રકારની સમસ્યાઓ ને કરી શકો છો પરંતુ આ જ્ઞાન એ એકલું પર્યાપ્ત નથી તમે વાસ્તવિક સેવાની સ્થિતિમાં આવો છો આવા પ્રકારની નિષ્ફળતાઓને સંબોધવા માટે તમે શું મેળવશો વાળવાની એની સમજથી તમે રેલ્સની પ્રતિકુળ વિભાગની કાર્યક્ષમ ડિઝાઇન કરી શકો છો જો તમને વાળવાની સમજ જ ન હોત તો તમે એક ચોરસ વિભાગને રેલ તરીકે લીધી હોત તમે રેલ માટે I વિભાગ લીધો ન હોત આ I વિભાગ છે આ એક ફોટોએલાસ્ટીક નમુનો છે અહિયાં રેલ માટે આવો પ્રકારનો વિભાગ લીધો ન હોત વાળવાનું જ્ઞાનએ ચોક્કસપણે મદદ કરી શકત અને તમારી પાસે હજારો કિલોમીટર લાંબી રેલ્વે લાઇન છે તમે સામગ્રીને મોટા પ્રમાણમાં બચાવ્યુ છે તેના કારણે તમને સામગ્રીની તાકત મળે છે આ જ્ઞાન ખુબ ઉપયોગી હતું પણએમાં શું થયું પુનરાવર્તિત લોડિંગ અને જન્મજાત ખામીઓને કારણે રેલ સેવામાં ફ્રેક્ચર થઈ જાય છે એં કારણે તમારે કંઈક વધુ કરવાની જરૂર પડે છે હવે પછીનું તમે પ્રથમ સ્તરના અભ્યાસક્રમમાં તાણના કિસ્સામાં શું હોય છે તમે તાણના નીચે શાફ્ટ ને વિકૃત કરવાનું કરો છો તમે ગોળાકાર પ્રતિકુળ વિભાગ ને લ્યો તમે ગોળાકાર પ્રતિકુળ વિભાગને લો છો કારણ કે તમે વિભેદ્ક સમીકરણોને હલ કરવાનું ટાળવવા માંગો છો તમે પ્લેન વિભાગનો ઉપયોગ કરવા માંગો છો તો લોડીંગ અને પ્લેન ની પહેલા ફ્લેક્સર સૂત્રની જેમ તમે તાણના સૂત્રને વિકસાવો છો આ ફરીથી બતાવે છે કે શીયરતણાવ એ પ્રતિકુળ વિભાગ પર રેખીય રીતે બદલાય જાય છે તે સીમા ઉપર મહત્તમ અને કેન્દ્રમાં 0 તરીકે હોય છે હવે પછીનું તમે પ્રથમ સ્તરના અભ્યાસક્રમમાં તાણના કિસ્સામાં શું હોય છે તમે તાણના નીચે શાફ્ટ ને વિકૃત કરવાનું કરો છો તમે ગોળાકાર પ્રતિકુળ વિભાગ ને લ્યો તમે ગોળાકાર પ્રતિકુળ વિભાગને લો છો કારણ કે તમે વિભેદ્ક સમીકરણોને હલ કરવાનું ટાળવવા માંગો છો તમે પ્લેન વિભાગનો ઉપયોગ કરવા માંગો છો તો લોડીંગ અને પ્લેન ની પહેલા ફ્લેક્સર સૂત્રની જેમ તમે તાણના સૂત્રને વિકસાવો છો આ ફરીથી બતાવે છે કે શીયરતણાવ એ પ્રતિકુળ વિભાગ પર રેખીય રીતે બદલાય જાય છે તે સીમા ઉપર મહત્તમ અને કેન્દ્રમાં 0 તરીકે હોય છે તોઆપણને તણાવ પરીક્ષણ માંથી શું મળ્યું છે મેં કહ્યું એ રીતે તમે આઇસોટ્રોપિક સામગ્રીને દર્શાવવા માટેના પરિમાણને શોધી શકો છો અને જો તમે ખરેખર સોલિડ મિકેનિક્સની સમજને યાદ કરો છો તો તમારે આઇસોટ્રોપિક સામગ્રીને દર્શાવવા માટે બે ઇલાસ્ટીક કોનસ્ટંટ ની જરૂર પડે છે તણાવ પરીક્ષણમાંથી આ બંનેને મેળવી શકું છું હું યંગના મોડ્યુલસને મેળવી શકું છું અને જો મારી પાસે યોગ્ય સામગ્રી હોય તો હું પોઈઝનના ગુણોત્તર ને પણ મેળવી શકું છું જે આપણે મેળવ્યું છે તે એવા પ્રકારનું હતું કે જેમાં માત્ર એક સામગ્રીના પરીક્ષણને ખૂબ જ કાળજીપૂર્વક કરીને તેની ખુબ સરળ ડિઝાઇન ને કરવા માટે ધાતુની લાક્ષણિકતાઓ દર્શાવવામાં સક્ષમ રહ્યા છીએ ચોક્કસ અહિયાં કોઈ સમસ્યા નથી અહિયાંતમારા વાળવાના વિશેના જ્ઞાનને બતાવ્યું છે કે વાળવાના કારણે સામાન્ય તણાવ બીમની ઊંડાઈ ઉપર રેખીય રીતે બદલાઈ શકે છે નહિંતર તમે આ વસ્તુ ને સમજી શક્યા ન હોત ટોર્શનના વિશ્લેષણમાં શીયર તણાવ પ્રતિકુળ વિભાગ પર રેખીય રીતે બદલાય જાય છે આનો અંતિમ ફાયદો એ શું છે એ સામગ્રીની તાકતના પ્રથમ અભ્યાસક્રમને કારણે તમે સમજી શક્યા છો કે ટ્રસ એ સામગ્રીના ઉપયોગમાં એ કેવી રીતે કાર્યક્ષમ છે કારણ કે સમગ્ર પ્રતિકુળ વિભાગ એમાં ભાગ લે છે તે માત્ર અક્ષીય ભારનો સાથ આપે છે બેસેલા ભાલા શા માટે પસંદ કરવામાં આવે છે અને શા માટે રેલ વિભાગ એનો ચોક્કસ આકાર લે છે ચોક્કસપણે પ્રથમ સ્તરનો અભ્યાસક્રમ તમને ચોક્કસ સ્તરની સમજ આપે છે પરંતુઆ મર્યાદિત જ્ઞાન છે પણ તમે આજ્ઞાનનો ઉપયોગ બંધારણની ડિઝાઇન કરવા માટે એક સરળ તણાવ પરીક્ષણ ઉપર કર્યો છે સંયુક્ત તણાવને હેન્ડલ કરવાની પદ્ધતિ મુખ્ય તણાવ વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં શું થાય છે તમારી પાસે તણાવ છે તમારી પાસે ટોર્શન છે વાળવાનું છે આ બધું વિવિધ પ્રમાણમાં એકસાથે અસ્તિત્વમાં છે ધારો કે મારી પાસે આનું સંયોજન છે તમે આને કેવી રીતે હેન્ડલ કરશો આ ઊપજના સિદ્ધાંતો દ્વારા કરવામાં આવે છે અને તમે ઊપજના સિદ્ધાંતોમાં શું કરો છો તમારી પાસે મુખ્ય તણાવના મુદ્દાઓ વિકસિત છે જેણે સંયુક્ત તણાવના વિશ્લેષણને મોટા પ્રમાણમાં સરળ બનાવ્યું છે મારે એ ચિંતા કરવાની જરૂર નથી કે હું તણાવ ટોર્શન વાળવાને અલગથી શીખું છું પરંતુ જો મને એવું લાગે કે તે બધા વાસ્તવિક બંધારણમાં વિવિધ પ્રમાણની સાથે અસ્તિત્વમાં આવ્યા છે તો હું હંમેશા મુખ્ય તણાવને શોધી શકું છું અને ઊપજ ના સિદ્ધાંતોને બોલાવી શકું છું અને જ્યારે તમે ઊપજના સિદ્ધાંતો ને જુઓ છો ત્યારે શું તે માત્ર એક જ હોય છે તમારી પાસે એ નથી તમે તેને આદર્શ બનાવ્યું હતું કે સામગ્રી એ સમાન છે તમે આદર્શ પણ બનાવ્યું છે કે તે એક ઈલાસ્ટીક સાતત્ય તમે જન્મજાત ખામીઓને ધ્યાનમાં લીધી નથી આવા તમામ સરળીકરણ સાથે જ્યારે તમે સંયુક્ત લોડિંગ સાથેની રચનાનું વિશ્લેષણ કરવા માંગતા હોય ત્યારે તમે મુખ્ય મુદ્દાની શોધ કરી શકો છો જે સારી રીતે સરળ બનાવે છે પરંતુ તમારી પાસે વિશ્લેષણ અને આગાહી કરવા માટે માત્ર એક ઊપજનો સિદ્ધાંત ન હોઈ શકે આમાં એક નરમ સામગ્રીનું શું થશે ઊપજ માપદંડ તમારી પાસે વિવિધ ઊપજના માપદંડો હતા આ વધારે પ્રકારનું છે તમારી સામગ્રીની તાકતની સમીક્ષા માટે સારું છે આ સમીકરણો તમારા ધ્યાનમાં હોય તે વધારે સારું છે તમારી પાસે વિખ્યાત વોન મિસેસના માપદંડ પણ છે જે ત્રણેય મુખ્ય તણાવ નો ઉપયોગ કરે છે મને આ સિગ્મા 1 ઓછા સિગ્મા 2 નો સ્કેવેર મળે છે વત્તા સિગ્મા 2 ઓછા સિગ્મા 3 આખા નો સ્કેવેર વત્તા સિગ્મા 3 ઓછા સિગ્મા એક ના આખા નો સ્કેવેર 2 સિગ્મા વાય એસ સ્ક્વેર કરતા ઓછો અથવા બરાબર હોવો જોઈએ કારણ કે ઊપજ ન થાય તે માટે જો તે આનાથી વધુ છે તો ઊપજ થશે અને આ ઊપજની તાકત એક સરળ તણાવ પરિક્ષણમાંથી મેળવવામાં આવી હતી ઊપજ માપદંડનો ફાયદો શું છે તેમાં શું થાય છે ઊપજનું કારણ શું છે તેની પરીક્ષણ ને મોટા પ્રમાણમાં સરળ બનાવી છે કારણ કે સામગ્રીની તાકત માટે તમે જે પણ જ્ઞાન મેળવો છો તેના માળખાકીય ઉપયોગના પ્રારંભિક તબક્કામાં ઊપજ ને નિષ્ફળતા તરીકે ગણવામાં આવી હતી લોકો ઇચ્છતા ન હતા કે માળખું બંધારણનો કોઈપણ ભાગ પ્લાસ્ટિકની રીતે વિકૃત થઈ જાય કેમ કે જ્યારે તમે નરમ સામગ્રીમાંથી માળખું બનાવો છો ત્યારે આપણે તણાવ પરીક્ષણ થાય છે પ્લાસ્ટિકના ઘણાં વિકૃતિ પછી માત્ર સામગ્રીનું વિભાજન થાય છે કારણ કે ડિઝાઇનના દૃષ્ટિકોણથી આપણે ફ્રેકચર ઇચ્છતા નથી સામગ્રી ઊપજ વખતે પણ જો તમે સુધારાત્મક પગલાંને લેવા સક્ષમ છો તો બંધારણ એ સલામત રહે છે જો બંધારણ એ એવું વર્તન કરે છે તો ત્યાં કોઈ ફ્રેકચર મિકેનિક્સ ન હોત પરંતુ વાસ્તવિક સેવાની સ્થિતિમાં બંધારણ એ એવું વર્તન નથી કરતુ અને તમારી પાસે વોન મિસેસ માપદંડ હતો અને તમારી પાસે ટ્રેસ્કા ના ઊપજનું માપદંડ પણ હતું આ ક્ષણે તમે ટ્રેસ્કા માં આવો છો તેને અલગ રીતે કરવામાં આવે છે તેની ગાણિતિક ગણતરી ખૂબ જ સરળ છે પરંતુ તેની ઉપયોગિતાઓ માટે તમારે ખૂબ કાળજી લેવી પડશે તે સિગ્મા મેક્સ માઈનસ સિગ્મા મીનીમમ સિગ્મા વાય એસ ના બરાબર કરતાં પણ વધારે છે જરૂરિયાત પ્રમાણે હું મહત્તમ શીયર તણાવને શોધી કાઢું છું અને હું તેની સરખામણી ટેન્શન પરીક્ષણમાં કરું છું અને જો તે તેની અંદર હોય તો ઊપજ મળશે નહીં જો તેના કરતાં વધારે હોય તો જ ઊપજ આવશે અને જ્યારે હું આને લાગુ પાડું છું ત્યારે મારે સિગ્મા મેક્સ એ શું છે અને સિગ્મા ન્યૂનતમ એ શું છે તેને ઓળખવામાં સાવચેતી રાખવી પડશે આ એ જ છે જ્યાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ધારો કે મારી પાસે બંને મુખ્ય તણાવ એ હકારાત્મક છે જ્યારે બંને મુખ્ય તણાવ એ હકારાત્મક કે નકારાત્મક હોય છે તો તમારી પાસે ત્રીજો મુખ્ય તણાવ એ 0 તરીકે હોય છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે સિગ્મા લઘુત્તમ એ અલગ રીતે બને છે જ્યારે તે હકારાત્મક તરીકે હોય છે જ્યારે તે નકારાત્મક હોય છે જ્યારે બંને મુખ્ય તણાવ હકારાત્મક હોય છે ત્યારે સિગ્મા ન્યૂનતમ એ 0 હોય છે જ્યારે બંને મુખ્ય તણાવ એ નકારાત્મક હોય તો સિગ્મા ન્યૂનતમ એ કંઈક બીજું હોય છે તમારે ઝીરો તણાવની ભૂમિકા વિશે સાવચેત રહેવું જોઈએ આપણે હમણાં જે પણ જોયું છે તે એવું કંઇક હતું કે ઊપજ સિદ્ધાંતો એ એક માત્ર નથી પરંતુ ઘણા બધા છે એવું કેમ છે કારણ કે સામગ્રીના વર્તનને પકડવું એ એટલું સરળ નથી ધારો કે હું સરળ રીતે સામગ્રીની તાકતથી ફ્રેકચર મિકેનિક્સ સુધી સ્નાતક થયો છું સરળ સામગ્રીની તાકતમાં મારી પાસે ઘણાબધા સિદ્ધાંતો હતા આપણે ફક્ત એમ ન કહી શકીએ કે આપણે ફ્રેફ્રેકચર મિકેનિક્સ ના એડવાન્સ ને કરીએ છીએ ફ્રેક્ચરને વ્યાખ્યાયિત કરવા માટે આપણી પાસે માત્ર એક જ સિદ્ધાંત હોવો જોઈએ તે શક્ય નથી તમને ફ્રેકચર મિકેનિક્સ નું એક મહત્વનું પાસું મળે છે જે રીતે તિરાડનું પ્રચાર કરવું તિરાડ કઈ રીતે પ્રચાર કરશે તે શોધવા માટે કહેવા માટેના ઘણાબધા સિદ્ધાંતો છે તમારી પાસે એવો એક સિદ્ધાંત નથી પણ ગમે તે હોય સામગ્રીની તાકતમાં શીખ્યા છીએ અથવા જે કંઈપણ આપણે જે પ્રકારની પ્રક્રિયાઓને અપનાવી છે એ સમાન પ્રક્રિયાઓ ફ્રેક્ચર મિકેનિક્સમાં પણ અસ્તિત્વમાં છે કારણ કે એ રીતે આપણે આ વિષય શીખ્યા છીએ તમારી પાસે એક સરળ તણાવ પરીક્ષણ હતું તમે અમુક પ્રશ્નોના જવાબને આપવા માટે સક્ષમ છો પછી તમે સમજો પણ છો કે તણાવ પરીક્ષણ એ પૂરતું નથી તમારે થોડા વધુ પરીક્ષણ કરવા માટેની જરૂર છે પહેલાના દિવસોમાં લોકોએ શું કર્યું છે આપણે તેને જોઈશું જો કે તમારી પાસે ઘણા ઊપજના સિદ્ધાંતો હતા આ ઊપજના સિદ્ધાંતોનો ફાયદો શું છે આમાં મુખ્ય વસ્તુ એ છે તેઓ સંયુક્ત લોડિંગ માટે પણ એક સરળ તણાવ પરીક્ષણમાં મેળવેલા સામગ્રીના વર્તનનું શોષણ કરવામાં એ સક્ષમ છે જુઓ જો તમે આ અભ્યાશ્ક્ર્મ શીખ્યા નથી અને ઊપજની સિદ્ધાંતોઓ શીખ્યા નથી ધારો કે તમે એ જાણવા માગો છો કે વાસ્તવિક સંચાલનમાં બંધારણ સલામત રહેશે કે કેમ તો તમારે બંધારણ લેવું પડશે અને વાસ્તવિક સેવાઓ માટે ભાર લાગુ કરવું પડશે અને પછી એને શોધી શકીએ છીએ નિષ્ફળતા કેવી રીતે થશે હકીકતમાં આ એરક્રાફ્ટ અને લોકોમોટિવ્સ તેમજ મુસાફરી કાર માટે આ કરવામાં આવે છે પરંતુ તમે રોજિંદાજીવનમાં નાના ઘટકો માટે આ બધી વસ્તુ કરતા નથી નિયમિત ઘટકોના ડિઝાઇન પદ્ધતિના આધારે ડિઝાઇન કરવામાં આવે છે નહિંતર ખર્ચમાં ઘણો વધારો થશે કેમકે ડિઝાઇનમાં સૌથી મોટી મુશ્કેલીઓ એ છે કે સેવાના ભારને કેવી રીતે ઓળખવવું જોઈએ તમે તમારી ડિઝાઇનની ગણતરીમાં સેવાના ભારના તમામ પાસાઓનું મોડેલિંગ ન કર્યું આ જ કારણ છે કે લોકો વાસ્તવિક રચનાઓ પર પરીક્ષણને શોધવા માટે જાય છે અને જો તમે છેલ્લે જોશો તો પરંપરાગત ડિઝાઇન પદ્ધતિમાં ઊપજની નિષ્ફળતા તરીકે ગણવામાં આવી હતી વ્યવહારિક બંધારણમાં કોઈપણ કિંમતને ટાળવા માટે છે આમાં આ સમજાયું છે કોઈપણ રીતે ઊપજને આપવાનું ટાળવું જોઈએ અને તમારી પાસે ઘણા ઊપજ ના સિદ્ધાંતો હતા અને આ એક નિષ્ફળતાની સ્થિતિઓમાંની એક સ્થિતિ હતી નિષ્ફળતાની વ્યાખ્યા જ્યારે પણ તમે નિષ્ફળતા કહો છો ત્યારે તમારે પ્રમાણ નક્કી કરવું જોઈએ નિષ્ફળતા તમારો રીતે અર્થ શું છે નિષ્ફળતાની એક વ્યાખ્યા છે પરંપરાગત ડિઝાઇન પદ્ધતિમાં બંધારણના કોઈપણ ભાગ પર ઊપજ આપવી જોઈએ નહીં એ જ આપણા માટે સારું છે નિષ્ફળતા ના મોડ તરીકે બકલિંગ અહિયાં અન્ય માપદંડ શું છે અન્ય માપદંડ એ છે કે લોકો બકલિંગને નિષ્ફળતા ના મોડ તરીકે માને છે અને તમે બકલિંગમાં શું શીખ્યા છો પ્રથમ સ્તરના અભ્યાશ્ક્ર્મ માટે તમે ફક્ત સ્તંભ બકલિંગ કરો છો અને તમે તેને વિવિધ ક્લેમ્પ્ડ અને સ્થિતિ માટે જુઓ છો અને આપણે ક્લેમ્પ્ડ ફ્રી પ્રકારના સ્તંભ માટે જોઈશું તેમાં કેવી રીતે બકલિંગ થાય છે અને તમે જુઓ છો કે એક સ્તંભ છે જે સીધો છે જેમાં ભાર એ પૂરતા પ્રમાણમાં વધી જાય છે તે બકલ્ડ આકાર લે છે અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તે સ્ક્રીનના પ્લેન ની અંદર બકલ તરીકે થયેલ છે સ્ક્રીનના પ્લેન ની અંદર કઈ રીતે થયું જો તમે જુઓ તો મારી પાસે એક પ્રતિકુળ વિભાગ છે એ આના જેવો લંબચોરસ છે અને આપણી પાસે ક્ષણની જડતાના મુદ્દા પણ છે અને તમે એમાં જોશો કે એલનું ન્યૂનતમ એ Iએલ yવાય yવાય તરીકે છે મેં એવું બતાવ્યું છે કે બકલિંગ એ એક રીતે થયેલું છે ધારો કે હું ફરીથી ભારને લાગુ કરું છું તો શું તે જ રીતે થશે અથવા જો હું તે થોડા દિવસો પછી કરું તો હું યોજનાનું પુનરાવર્તન કરું છું તો શું તે જ રીતે થશે આ એવું કંઈ નથી આપણે જોઈશું કે એમાં શું થાય છે અને તમને એવું લાગે છે કે તે બીજી રીતે બંધાયેલુ છે આ પ્લેનમાં બકલિંગ એ કોઈપણ રીતે થઈ શકે છે એમાં એ નિર્ધારિત રીતે શું નક્કી કરાવે છે તે પ્રારંભિક પરિસ્થિતિઓના પ્રકાર દ્વારા નક્કી કરાવે છે બંધારણમાં રહેલી અપૂર્ણતા કેવા પ્રકારની છે આ અપૂર્ણતાનનું ક્યારેય નમુનો કરવામાં આવતું નથી તેનો નમુનો બનાવવું ખૂબ મુશ્કેલ છે બધા સાથે તમે ફક્ત સ્તંભ બકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો પરંતુ તમારે આ અવકાશ વધારવો પડશે સંકુચિત ભારના પ્રમાણે પાતળા બંધારણ માટે બકલિંગ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે તમારે પ્રભાવને લેવું ન જોઈએ ફક્ત સ્તંભને જ બકલ કરવું કારણ કે તે એક પ્રકારનો ખતરો છે પ્રથમ સ્તરના અભ્યાશ્ક્ર્મ માં તમે ગણિતને વિકસાવ્યું છે ફક્ત સ્તંભનું વિશ્લેષણ કરવા માટે સમય એ પૂરતો હોય છે ફક્ત આનો પરિચય આપવા માટે સમય એ પુરતો હોય છે અને ત્યાં સુધીમાં અભ્યાસક્રમ સમાપ્ત થઈ જાય છે તમારે માનસિક ચિત્રના સાથે ન જવું જોઈએ કે ફક્ત સ્તંભ જ બકલ થશે અને આપણે તેનું સામાન્યકરણ કર્યું છે કે સંકુચિત ભારના આધારે કોઈપણ પાતળું બંધારણ એ બકલ થઈ શકે છે સંકુચિત ભારએ ક્યાં આવે છે સંકુચિત ભાર એ બાહ્ય ભારમાંથી આવી શકે છે જે દેખીતી રીતે અહિયાં જોવા મળે છે સ્તંભ બકલિંગના કિસ્સામાં અથવા સ્થાનિક તણાવના વિતરણને કારણે વાળવામાં ટોર્સન અથવા શુદ્ધ શીયરમાં પણ જોવા મળે છે અને ચાલો આ દરેક કિસ્સા માટે નો એક ઉદાહરણ જોઈએ તમને અહીંયા જે મળ્યું છે એ બીમ વળાંક તેમજ વિકૃતિ તરીકે છે તમે બધા જાણો છો કે વાળવાના કિસ્સામાં તમારી પાસે તણાવ એ બાજુ માં છે અને તમારી પાસે સંકોચન એ પણ બાજુમાં છે જો તમારી પાસે પાતળું વેબ છે તો તેને પણ બકલ કરી શકો છો વાળવા દ્વારા બકલિંગને અવક્ષેપિત કરી શકાય છે અને અહિયાં ત્રીજું ઉદાહરણ બતાવે છે કે બકલિંગ એ શીયર દ્વારા અવક્ષેપિત થાય છે અને સામગ્રીની તાકતથી તમે બધા જાણો છો એ રીતે શુદ્ધ શીયરની સ્થિતિને સંકોચન અને તણાવના સંયોજન તરીકે વિચારી શકાય છે અહિયાં તમારે કોઈપણ પાતળા બંધારણને જોવાનું રહેશે સંકુચિત ભાર એ બકલ થઈ શકે છે અનેઆપણે શા માટે પાતળા બંધારણ ના માટે જઈએ છીએ હવે આપણે અવકાશ યુગમાં જીવી રહ્યા છીએ અને આપણે એવા બંધારણ ને બનાવવા ઈચ્છીએ છીએ કે જે અવકાશમાં પમ્પ કરવામાં આવે કે જેમાં તમે 1 કિલોગ્રામ વજન ઘટાડશો તો પણ તમે મોટા પ્રમાણમાં બળતણને બચાવી શકશો અને આપણે ઑપ્ટિમાઇઝેશન વિશે વાત કરીએ છીએ આપણે વધારાની સામગ્રીને દૂર કરવા માંગીએ છીએ જ્યાં પણ તેને મૂકવામાં આવે છે ત્યાં એ અનિચ્છનીય પ્રકાર નું છે તમે સામગ્રી ને બહાર કાઢવા માંગો છો તો આ બધી પ્રક્રિયાઓ દ્વારા તમે પાતળા બંધારણ માટે આગળ વધી રહ્યા છો અવકાશની તકનીકમાં સૌથી મોટી સમસ્યાઓ માંની આ એક વાસ્તવમાં બકલિંગ છે તો હવે વજન ઘટાડવાની જરૂરિયાત એ પાતળા થી પાતળા વિભાગો તરફ દોરી જતા બકલિંગને અવક્ષેપિત કરે છે જ્યારે પણ તમે ખરેખર બંધારણને જોતા હોય ત્યારે મોટા પ્રમાણમાં તમારે નિષ્ફળતા શું છે એ સમજવું પડે છે અને તે નિષ્ફળતાને સંબોધિત કરવું જ જોઈએ વિચારશો નહી કે હંમેશા સામગ્રી અલગતા થાય છે સામગ્રી અલગતા એ એક પાસા તરીકે છે બકલિંગ એ સમાન પ્રકાર ની સમસ્યા હોઈ શકે છે જેની સાથે તમે સંકળાયેલા પણ છો તે પ્રકારના ડિઝાઇન ના દૃશ્યો માટે તમારે સામનો પણ કરવો પડી શકે છે નબળાઈની પરીક્ષણની જરૂરી છે અને કયા ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તમારે તેને સમજવું પડશે નિષ્ફળતા એ શું છે એ તમે પ્રથમ સ્તરનાઅભ્યાસક્રમમાં શીખો છો તમે એમાં શીખી શકશો કે ઊપજ ને કેવી રીતે ટાળવી જોઈએ અને તમે એ પણ શીખી શકશો કે બકલિંગ ને કેવી રીતે ટાળવું જોઈએ તમે જાણો છો એ રીતે લોકોમોટિવ્સ ના વિકાસની સાથે પુનરાવર્તિત લોડિંગના નીચે બંધારણના વર્તણૂકને સમજવાનું મહત્વ ત્યાં ધારણ કરવામાં આવ્યું છે તમને આશ્ચર્ય થશે કે ઓગણીસમી સદીના ભાગમાં જ્યારે ટ્રેનો શરૂ કરવામાં આવી ત્યારે તે 15 માઈલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી હતી અનેએ સમયે ન્યૂ યોર્ક ના અખબાર માં અહેવાલ આવ્યો હતો કે તે આટલી જબરદસ્ત ઝડપે મુસાફરી કરી રહ્યું છે મહિલાઓ અને બાળકો તો હેરાન થઈ જશે અને હવે તમારી પાસે 350 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી ટ્રેનો પણ છે આપણે લાંબા માર્ગે આવ્યા છીએ આપણે તે કરી શક્યા છીએ કેમકે તમારી પાસે સામગ્રી ખુબ જ વધારે પ્રમાણમાં છે અને આપણે વારંવાર લોડિંગને સમજવા પર ધ્યાન આપવું પડશે કેમકે તણાવ પરીક્ષણમાં તમે શું કરો છો તમે એક નમૂના ને લો અને પછી ફક્ત તેને ખેંચો છો આ શું કરો છો તમારી પાસે તણાવ પરીક્ષણ છે અને એ પછી તમે તેને ખાલી ખેંચો છો તમે માત્ર મોનોટોનિક ને વધારો લાગુ કરો છો તમે પુનરાવર્તિત લોડિંગ ને લાગુ કરી રહ્યાં નથી હવે ચાલો જોઈએ કે તમે નબળાઈની પરીક્ષણ માં શું કરો છો હું તો એવું ઈચ્છું છું કે તમે આ પરીક્ષણના ઉપકરણનું ખુબ જ સુંદર ચિત્ર દોરો છો કેમ કે તમારે એ જાણવાની જરૂર છે કે નબળાઈની પરીક્ષણ એ કઈ રીતે કરવામાં આવે છે અને એ કયા પ્રકારના ડેટાની નોંધ કરાવે છે તમે જાણો છો કે આ પરીક્ષણ વિભાગ છે અને આ ચાર દ્વારા થાય છે એક બે ત્રણ અને ચાર તમારી પાસે એક મોટર છે જે નમુનાને ફેરવી રહી છે અહિયાં આના પર ભાર એ લાગુ થાય છે જો તમે બેન્ડિંગ મોમેન્ટ રેખાકૃતિ માંથી જુઓ તો આ ભાગ સતત બેન્ડિંગ મોમેન્ટના નીચે છે અને તમારી પાસે ડિજિટલ મીટર પણ છે જે ચક્રની સંખ્યાની નોંધ કરે છે તમે શું કરો છો જ્યારે નમૂનો એ નિષ્ફળ જાય છે ત્યારે વજન ઘટી જાય છે અને સંપર્ક પણ તૂટી જાય છે અને એ પછી મોટરને બંધ કરી દયો છો તો તમે શું કરો છો તમે લોકોમોટિવ્સની વાસ્તવિક સેવાની નિષ્ફળતાઓને જોઈને ઓળખી ગયા છો કે વારંવાર લોડિંગ કરવું મહત્વપૂર્ણ છે તમે પુનરાવર્તિત લોડિંગ વિશે સમજી ગયા તે ક્ષણ મહત્વપૂર્ણ છે તે પ્રયોગશાળાની સ્થિતિમાં સિમ્યુલેટેડ હોવું જોઈએ લેબોરેટરીની સ્થિતિમાં તમારે એક નવું પરીક્ષણ ડિઝાઇન કરવું પડશે અને આ પરીક્ષણ એ નોંધ કરે છે માત્ર એક માહિતી આપેલ લોડિંગ માટે કેટલાક ચક્ર પછી નમૂનો નિષ્ફળ જાય છે આના પછી આગળ કંઈપણ નોંધ કરશો નહીં તે ખૂબ જ જરૂરી છે નમૂનો ચાર બિંદુ બેન્ડિંગના આધારે છે અને પરીભ્રમણને ધ્યાનમાં રાખીને નમૂનો તણાવ અને સંકોચનમાં સમાન તીવ્રતાના તણાવના સ્તરોની સાઇનસૉઇડલની વિવિધતા અનુભવે છે તમારી પાસે સિનુસોઇડલની વિવિધતાઓ છે અને તમે એમાં શું નોંધ કરો છો જેમ જેમ નમૂનો તૂટે છે તેમ તેમ કેટલાક ચક્ર ફરે છે એ નોંધ થાય છે તમે કોઈપણ અન્ય માહિતી નોંધ કરશો નહીં અને તમે જાણો છો એ રીતે આ અભ્યાસક્રમ માટે હું એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સ માટે મારા પુસ્તકનો ઉપયોગ કરીશ આ આઈઆઈટી મદ્રાસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આ લગભગ 60 કલાક શીખડાવા અને શીખવા માટે આપે છે આ મારા પિતાને સમર્પિત કર્યું છે જેઓ આખી જિંદગી શીખડાવનારા હતા બીજું તમારે શું જાણવું પડશે તમે જાણો છો કે તમારે શિક્ષક બનવું છે તમારે તમારા જીવનભર માટે શીખડાવનાર બનવું પડશે તે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે અને આપણે આજના વર્ગમાં શું જોયું કે ફ્રેક્ચર મિકેનિક્સ ના અભ્યાશ્ક્ર્મ ની ટૂંકી રૂપરેખા જોઈ આપણે કયા પ્રકારનાં પ્રકરણને જોયા હતા આપણે જોઈશું કે આપણે અમુક શબ્દકોષ પણ શીખ્યા છે તમે જર્ગોન વિષે જાણો છો તમે હમણાં તેની પ્રશંસા કરી શકશો નહીં પરંતુઆપણે એના વિચારો પાછળ ગણિત તેમજ ભૌતિકશાસ્ત્રનો વિકાસ કરીશુંએ પાછળથી આ અભ્યાસક્રમના ભાગમાં જોઈશું પછી આપણે સામગ્રીની તાકત પરના એક સરળ અભ્યાસક્રમમાં શું શીખ્યા છીએ તેને યાદ કરવા આગળ વધ્યા છીએ તમે જે જ્ઞાન મેળવ્યું એ ખૂબ જ મહત્વનું છે પરંતુ જે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે એ કે તમે મેળવેલુ જ્ઞાન મર્યાદિત છે એમાં અજી વધારવાની જરૂર છે તમે જે જાણો છો એ અભ્યાસક્રમમાં શું મેળવ્યું છે સામગ્રીની તાકતમાં ખૂબ જ ઉપયોગી છે તેના વગર તમે કંઈપણ કરી શકતા નથી શા માટે બીમ એ ચોક્કસ આકારમાં વર્તે છે શા માટે ટોર્સિન સભ્ય એ ચોક્કસ આકારમાં વર્તે છે અને આપણે આમાંના કેટલાક બંધારણોને કેવી રીતે ઑપ્ટિમાઇઝ કરીએ છીએ શા માટે આપણે બેસી ગયેલા ભલા માટે જઈએ છીએ અને આમ તો ખરેખર તમે જુઓ તો કુદરત આ બધું સમજી ગઈ છે અગાઉ વૈજ્ઞાનિકો તરીકે તેઓ પણ સમજી ચૂક્યા છે તમે જાણો છો કે પક્ષીઓના બેસી ગયેલા હાડકાં હોય છે આપણી પાસે બેસી ગયેલા હાડકાં પણ છે મધ્ય ભાગમાં તમારી પાસે આ હિમોગ્લોબિન પણ ઉત્પન્ન થાય છે તે ખૂબ જ નરમ છે વાસ્તવમાં જોયે તો તમે સીડી પર ચાલો છો તો તમારી જાંઘનું જે હાડકું છે જે શરીરનું સૌથી લાંબુ હાડકું ઉર્વસ્થિનું હાડકું વળવા લાગે છે તેમજ ટોર્સિનને આધારે છે અને તે બેસી ગયેલા પ્રકાર નું બંધારણ છે આમ તો આમાંના કેટલાક મુદ્દાઓને ખુબ જ સુંદર રીતે સમજી લીધા છે અને જેમ જેમ આપણે આમાં આગળ વધીએ છીએ થોડી વધારે વિજ્ઞાનની સમજ ની સાથે જોયેતો તમે જાણો છો એ રીતે દાંત તરીકે જે પણ લઈએ છીએ એમાં આપણે શરૂઆતમાં જ બરડ સામગ્રીથી વર્ગીકૃત કર્યું હતું પરંતુએમાં વધારે ને વધારે સંશોધકો એ ગોત્યું છે કે તે કાર્યાત્મક રીતે વર્ગીકૃત સામગ્રી તરીકે મળ્યું છે વાસ્તવમાં જો તમે બંધારણીય બાબતોમાં સંયોજનોના વિકાસને જુઓ છોતો એમાં લોકોએ નક્કી કર્યું કે ચોક્કસ દિશાઓના નીચે તમારે વધુ તાકતની જરૂર છે શા માટે નથી હું એક વિશિષ્ટ સામગ્રી ને વિકસાવું છું જે ચોક્કસ દિશામાં ઉચ્ચ તાકત ને દર્શાવે છે આમાંથી સ્નાતક થયા પછી લોકો કાર્યાત્મક રીતે ક્રમાંકિત સામગ્રી ને વિકસાવવા માટે જાય છે જે વિશ્લેષણના દૃષ્ટિકોણથી ગાણિતિક રીતે થોડુક વધારે પડતું અઘરુ છે આ બધું સમજ્યા પછી તમે અહિયાં પાછા આવો અને જુઓ કુદરતમાં શું થાય છે કુદરત પહેલાથી જ આ સમજી ગયેલી છે અને આપણે આગળ આ અભ્યાસક્રમમાં જોઈશુ કે ગણિત શીખ્યા વગર શું ફ્રેક્ચર નો આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ આપણે તેના આવા કેટલાક ઉદાહરણો ને આગળ જોઈશું હવે આગળ નું પછીના વર્ગમાં જોઈશું